હવે આગળ આપણે ઈન્ટ્રપ્ટ interrupts વિક્ષેપ ની પ્રક્રિયા જોઈશું જ્યારે વિક્ષેપ થાય છે ત્યારે 8085 માં કેવી રીતે વિક્ષેપ કરવામાં આવે છે ત્યાં નોન વેક્ટર ઈન્ટ્રપ્ટ અને વેક્ટર ઈન્ટરપ્ટ બંને થાય છે તેથી આપણે સૌપ્રથમ નોન વેક્ટર ઈન્ટરપ્ટ ને જોઈશું નોન વેક્ટર વિક્ષેપો સૌ પ્રથમ પ્રક્રિયાને સક્ષમ વિક્ષેપ સૂચનાનો ઉપયોગ કરીને સક્ષમ કરવી જોઈએ તેથી જો આ સક્ષમ વિક્ષેપ પ્રોસેસર દ્વારા એક્ઝિક્યુટ કરવામાં ન આવે તો પ્રોસેસર કોઈપણ વિક્ષેપો પ્રાપ્ત કરી શકશે નહીં વાસ્તવમાં જ્યારે પ્રોસેસર રીસેટ થાય છે ત્યારે તમામ વિક્ષેપો સક્ષમ હોય છે અલગ અલગ પ્રોગ્રામ ના હેતુ માટે એવું બની શકે છે કે DI સૂચના દ્વારા ઈન્ટરપ્ટ ને સક્ષમ કરવામાં આવ્યું હોય તેથી જો આ EI કરવામાં ન આવે તો આ વિક્ષેપ પ્રોસેસર સુધી પહોંચશે નહીં તેથી અહીં ખાતરી કરવા માટેની પ્રથમ વસ્તુ એ છે કે EI સૂચનાનો ઉપયોગ કરીને વિક્ષેપો સક્ષમ કરવામાં આવે છે હવે આપણે જાણીએ છીએ કે પ્રોસેસર દ્વારા સૂચનાઓના અમલ દરમિયાન કોઈપણ સમયે વિક્ષેપો આવી શકે છે તેથી પ્રોસેસર એવું કરે છે કે તે જ્યાં વિક્ષેપ આવ્યો છે બિંદુને ધ્યાનમાં લીધા વિના પ્રોસેસર દરેક સૂચનાના અંતે વિક્ષેપ માટે તપાસ કરશે તેથી સામાન્ય રીતે છેલ્લા મશીન ચક્રમાં વિક્ષેપોને તપાસવામાં આવે છે કે શું કોઈ વિક્ષેપ થયો છે કે નહીં તેથી આપણે થોડા વ્યાખ્યાન પછી જોઈશું કે કેવી રીતે નક્કી કરવું કે વિક્ષેપ મેળવવા માટે આ ઇન્ટરપ્ટ પિન ને કેટલા સમય માટે સક્રિય કરવી જોઈએ તેથી આપણે સમજી શકીએ છીએ કે વિક્ષેપો ઓછામાં ઓછા એક સૂચનાના સંપૂર્ણ સમયગાળા માટે સક્રિય થવો જોઈએ તેથી જો આપણે સૂચનાના સેટ પર નજર કરીએ તો સૂચના અમલીકરણનો સૌથી મોટો સમય ગમે તે હોય પરંતુ વિક્ષેપ શોધવા માટે તેટલા સમય માટે વિક્ષેપ સક્ષમ હોવો જોઈએ તેથી જો વિક્ષેપ થાય તો માઇક્રોપ્રોસેસર પહેલા વર્તમાન સૂચનાનો અમલ પૂર્ણ કરશે આ ખૂબ જ મહત્વની બાબત છે જે નોંધવા જેવી છે એવું નથી કે વિક્ષેપ થયો હોય અને પ્રોસેસર સૂચનાનો અમલ છોડી દેશે તે પ્રથમ જે વસ્તુ કરે છે તે એ કે વિક્ષેપો થાય ત્યારે વર્તમાન સૂચના કે જે પ્રોસેસર એક્ઝેક્યુટ કરી રહ્યું હોય છે તે પૂર્ણ થાય છે અને એકવાર સૂચના પૂર્ણ થઈ જાય પછી તે પુનઃપ્રારંભ ક્રમને શરૂ કરશે તે વિક્ષેપ સેવા રૂટિન ને કેવી રીતે શરૂ કરી શકાય છે તે પુનઃપ્રારંભ ક્રમ છે તેથી સૌ પ્રથમ આ પુનઃપ્રારંભ ક્રમ ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ ને ફરીથી સેટ કરશે આ પુનઃપ્રારંભ કામગીરીની શરૂઆતમાં ફ્લિપ ફ્લોપ ને નિષ્ક્રિય કરવામાં આવશે અને તે ઇન્ટરપ્ટ સ્વીકાર સિગ્નલ ને સક્રિય કરે છે તેથી 8085 INTR માં વિક્ષેપ પાડવા માટેની આ નોન વેક્ટર વિક્ષેપ લાઇન છે તેથી જ્યારે તે વિક્ષેપો શોધી કાઢવામાં આવે છે ત્યારે પ્રોસેસર પ્રથમ વિક્ષેપ સ્વીકાર કરશે વિક્ષેપ ફ્લિપ ફ્લોપ ને ફરીથી સેટ કરશે અને પછી તે વિક્ષેપ સ્વીકાર સિગ્નલ INTA સક્રિય કરશે અને જેમ આપણે જાણીએ છીએ કે INTA એ એક સક્રિય લો સિગ્નલ છે તેને સક્રિય બનાવવા માટે તેને ઓછું કરવામાં આવશે હવે ઇન્ટરપ્ટ સ્વીકૃતિ લાઇન એ ઉપકરણ સાથે જોડાયેલ હોવી જોઈએ કે જેણે વિક્ષેપ પેદા કર્યો છે અને આ વિક્ષેપ સ્વીકૃતિ મેળવવા પર ઉપકરણને અમુક સરનામું પ્રદાન કરવું જોઈએ કે જ્યાંથી ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન મેમરી માં સ્થિત થયેલ છે હવે એક સિસ્ટમ ડિઝાઇનર તરીકે આપણે જાણીશું કે ચોક્કસ ઉપકરણ માટે કયા મેમરી લોકેશન માં ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન લોડ કરવામાં આવી છે તો ઉપકરણ દ્વારા ISR સરનામું પ્રદાન કરવું જોઈએ તે કેવી રીતે પ્રદાન કરવામાં આવે છે તે કેટલીક RST સૂચનાઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે તેથી ત્યાં 8 RST સૂચનાઓ છે અને આમાંથી કોઈપણ દ્વારા તે કરવામાં આવે છે આ દરેક RST સૂચના RST n ફોર્મેટ ની છે જ્યાં n એ 3 બીટ નંબર છે અને પછી આ RST n એ સિંગલ બાઈટ સૂચના છે તેથી શું થાય છે કે આ વિક્ષેપ પ્રાપ્ત કર્યા પછી પ્રોસેસર વિક્ષેપ સ્વીકાર ચક્રમાં પ્રવેશ કરે છે આ ઇન્ટરપ્ટ એક્નોલેજ મશીન સાઇકલ માં ઇન્ટરપ્ટ એક્નોલેજ પિન ઓછી કરવામાં આવે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ડેટા બસ પર RST n સૂચનાઓમાંથી એક માટેનો ઓપકોડ ઉપલબ્ધ હશે અને તે ચોક્કસ ઓપકોડ મેળવ્યા પછી તેથી પ્રોસેસર નક્કી કરશે કે તેણે કયા સરનામે જવું જોઈએ અને તે મુજબ તે સંબંધિત સરનામે જશે તેથી જ્યારે પ્રોસેસર ઉપકરણમાંથી મળેલી આ RST સૂચનાને એક્ઝિક્યુટ કરે છે ત્યારે તે આગળની સૂચનાનું સરનામું સ્ટેક માં સાચવે છે તેથી આ હવે RST સૂચના મળ્યા પછી તે RST સૂચનાઓનું અમલીકરણ છે અને અહીં પ્રથમ વસ્તુ એ છે કે તે સ્ટેક માં રિટર્ન સરનામું સાચવશે તો રિટર્ન સરનામું સ્ટેક માં સાચવવામાં આવે છે અને તે પ્રોસેસર યોગ્ય વિક્ષેપો ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ માં યોગ્ય એન્ટ્રી પર જશે અને આ IVT એન્ટ્રી છે તે પ્રોસેસર ને વાસ્તવિક સેવા રૂટિન પર રીડાયરેક્ટ કરવાની રહેશે આવા 8 સ્થાનો આમાંથી એક RST કોડ નું બનેલું હશે અને તેની કિંમત ગમે તે હોય તેના આધારે તે પૃષ્ઠ 0 0 2 ff પૃષ્ઠમાં મેમરી માં ચોક્કસ સ્થાન પર પહોંચશે અને તે ચોક્કસ સ્થાન પર પહોંચશે અને પછી તે શરૂ થશે તે બિંદુથી તેનો અમલ શરુ થશે તેથી જો તમારી ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન અલગ સરનામાંથી સ્થિત હોય તો આપણે ત્યાં જમ્પ સૂચના મૂકવી જોઈએ તેથી પ્રોસેસર તે ચોક્કસ સ્થાન પર જાય છે તેથી તે IVT ટેબલ એન્ટ્રીની જવાબદારી છે તેથી સામાન્ય રીતે આપણે વાસ્તવિક સર્વિસ રૂટીન પર જવા માટે ત્યાં જમ્પ સૂચના મૂકીએ છીએ એક વસ્તુ જે સર્વિસ રૂટિનએ કરવી જોઈએ તે એ છે કે તેણે EI સૂચનાનો ઉપયોગ કરીને વિક્ષેપોને સક્ષમ બનાવવા જોઈએ કારણ કે જેવા આ વિક્ષેપ થાય કે તેવા તરત જ આપણે વિક્ષેપ સ્વીકાર ચક્ર પર જઈએ છીએ અથવા વિક્ષેપ નિષ્ક્રિય થઈ જાય છે અને ત્યારે INTR અક્ષમ થઈ જાય છે તેથી તે મહત્વપૂર્ણ છે કે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિનએ ફરીથી ઇન્ટરપ્ટ પ્રક્રિયા સક્ષમ કરવી અન્યથા ભાવિ વિક્ષેપો સ્વીકારવામાં આવશે નહીં અને સર્વિસ રૂટિનના અંતે ત્યાં રીટર્ન સૂચના હોવી જોઈએ અને આ રીટર્ન સૂચના એક્ઝેક્યુશનને તે સ્થાને પાછી આપશે કે જ્યાં પ્રોગ્રામમાં વિક્ષેપ પડ્યો હતો તો આપણે જોયું છે કે જ્યારે RST ઓપકોડ એક્ઝિક્યુટ થઈ રહ્યો હોય ત્યારે સિસ્ટમ રીટર્ન એડ્રેસને સ્ટેક માં સેવ કરે છે અને RET સૂચના મળવા પર તે સરનામું પુનઃપ્રાપ્ત કરવામાં આવે છે અને તે સરનામું પ્રોગ્રામ કાઉન્ટર માં લોડ કરવામાં આવશે જેથી પ્રોસેસર તે સૂચના પર પાછા ફરશે કે જે સૂચના તેની પાસે છે કે જેના પછી ત્યાં વિક્ષેપ પ્રાપ્ત થયો હતો તેથી તે રીતે તે ચાલુ રહે છે જો આપણે પ્રક્રિયાને વધુ સ્પષ્ટ રીતે જોઈએ તો હું કહી શકું છું કે જો આ તે પ્રોગ્રામ હોય કે જેના પર વિક્ષેપ આવ્યો છે ત્યારે કહો કે આ ચોક્કસ સૂચનાનો અમલ થતો હતો તે સમયે વિક્ષેપ થયો છે તેથી પ્રોસેસર આના પર આવશે તેથી ઉપકરણમાંથી RST કોડ જનરેટ થશે તેથી કોઈક રીતે આ ઉપકરણ RST ઓપકોડ માટે RST n સૂચના માટે એક ઓપકોડ બનાવશે અને આ પ્રોસેસર ને અમુક સરનામા પર રીડાયરેક્ટ કરશે તેથી જો આ સંપૂર્ણ મેમરી હોય તો આ રીડાયરેક્ટ કરશે તેથી પહેલો ભાગ IVT ઈન્ટરપ્રીટર ટેબલ છે તે પ્રોસેસર ને IVT માં ચોક્કસ સ્થાન પર લઈ જશે અને કહો કે તે સ્થાન પર મારી પાસે જમ્પ ઈન્સ્ટ્રક્શન જમ્પ 1000 હોઈ શકે છે તેથી વાસ્તવિક ISR 1000 થી લોડ થાય છે અને જ્યારે આ ઓપકોડ RST 1 એક્ઝિક્યુટ કરવામાં આવે છે ત્યારે રિટર્ન એડ્રેસ સ્ટેક માં સેવ કરવામાં આવે છે તેથી આ સરનામું સ્ટેક માં સાચવવામાં આવે છે હવે આ જમ્પ 1000 થી તે અહીં આવશે તેથી એક અગત્યની બાબત જે તેણે અહીં કરવી જોઈએ તે ઈન્ટરપ્ટ ને સક્ષમ કરવું જોઈએ અન્યથા ઈન્ટરપ્ટ અક્ષમ થઈ જશે અને અંતે રિટર્ન માટે RET સૂચના હોવી જોઈએ તેથી જ્યારે તેને RET સૂચના મળશે ત્યારે સરનામું સ્ટેક માંથી પુનઃપ્રાપ્ત કરવામાં આવશે અને પ્રોગ્રામ કાઉન્ટર આ સાથે લોડ કરવામાં આવશે જેથી મારું નિયંત્રણ આ બિંદુ પર પાછું આવે તેથી આ તે ક્રમ છે જેમાં આ વિક્ષેપ ચલાવવામાં આવશે તેથી 8085 ના કિસ્સામાં RST 0 નામના 8 આવી પુનઃપ્રારંભ સૂચના છે 7 થી અને આ દરેક એક્ઝેક્યુશન ને ચોક્કસ પૂર્વનિર્ધારિત હાર્ડવેર મેમરી એડ્રેસ પર મોકલશે તેથી RST 0 એ 0 0 0 0 કૉલ કરવા માટે સમકક્ષ છે તેથી તે સ્થાન 0 પર નિયંત્રણ મોકલશે અને તે પ્રોસેસર ની રીસેટ પિન અથવા આ RST 0 ને સક્રિય કરતું રીસેટ બટન દબાવવા જેવું જ છે તેથી તે નિયંત્રણ ન સ્થાન 0 0 0 0 પર સ્થાનાંતરિત કરશે અને પછી RST 1 એ 0 0 0 8 છે તેથી RST 2 એ 0 0 1 0 છે જે દશાંશ માં 16 છે તેથી તમે જુઓ છો કે ત્યાં જે થઈ રહ્યું છે તે એ છે કે જો સૂચના RST n હોય તો આ n ને 8 વડે ગુણાકાર કરવામાં આવે છે અને મૂલ્ય ગમે તે હોય પરંતુ પ્રોસેસર તે ચોક્કસ સરનામાં પર જમ્પ કરશે તેથી જો તે RST 4 હોય તો 4 ગુણ્યાં 8 એ 32 થાય છે તેથી તે 0020h સરનામાં પર જશે તેથી તે રીતે તે સ્થાન પર ઇન્સ્ટરપ્ટ સર્વિસ રૂટિન અસ્તિત્વમાં હોવું જોઈએ તેથી તે વાસ્તવિક રૂટિન માટે જમ્પ સૂચના હોઈ શકે છે અથવા જો રૂટિન ખૂબ જ નાનું હોય તો કારણ કે તમે જુઓ કે બે ક્રમિક RST સ્થાનો વચ્ચે આપણને 8 બાઈટ સ્પેસ મળી છે તેથી જો મારી ઈન્ટ્રપ્ટ સર્વિસ રૂટિન બહુ નાની હોય તો હું તેને 8 બાઈટ માં પકડી શકું છું જેથી તે પર્યાપ્ત હોય અથવા જો તે ન હોય તો આપણે જમ્પ ઈન્સ્ટ્રક્શન મૂકીને ત્યાં જઈએ છીએ તો આગળ આપણી પાસે આ હશે તેનો ક્રમ આવો હોય છે તેથી ક્રમ પુનઃપ્રારંભ કરો અને તેને પ્રથમ મશીન ચક્રમાં 3 મશીન સાયકલ મળી છે જે ઇન્ટરપ્ટ એક્નોલેજ સાયકલ અથવા INTA સાયકલ તરીકે ઓળખાય છે તેથી માઇક્રોપ્રોસેસર INTA સિગ્નલ મોકલે છે તેથી INTA લાઇન ઓછી કરવામાં આવે છે અને જ્યારે INT સક્રિય હોય ત્યારે પ્રોસેસર ડેટા લાઇન વાંચશે અને તે એવી અપેક્ષા રાખશે કે ડેટા બસ પર ચોક્કસ RST સૂચના માટે ઓપકોડ હશે જેમ મેં કહ્યું છે કે ઉપકરણને અનુરૂપ આપણે તેને આમાંથી એક RST પર મેપ કરવો પડશે અને પછી તે ઉપકરણે તે RST ઓપકોડ ડેટા બસ પર મૂકવો જોઈએ તેથી આ પ્રથમ મશીન ચક્ર અથવા INTA ઇન્ટરપ્ટ એક્નોલેજમેન્ટ સાઇકલ છે હવે બીજા અને ત્રીજા મશીન ચક્રમાં એવું થશે કે આગળની સૂચનાનું 16 બીટ સરનામું સ્ટેક પર સાચવવામાં આવશે જે PC ઊંચું અને PC નીચું છે તે બે મૂલ્યો સ્ટેક પર સાચવવામાં આવશે અને પછી પ્રોસેસર અહીં ઉલ્લેખિત RST સૂચનાના સરનામાં પર જમ્પ કરશે તેથી આ કામગીરીનો સંપૂર્ણ ક્રમ છે જે પુનઃપ્રારંભ ક્રમમાં કરવામાં આવે છે તેથી આ રીતે પ્રોસેસર ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન પર જશે હવે IVT માટેનું સ્થાન તે કદાચ મેં કહ્યું તેમ સંપૂર્ણ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન ધરાવતું નથી તેથી રૂટિન બીજે ક્યાંક લખવામાં આવી શકે છે અને આપણે અહીં લેવા માટે ISR સ્થાન પર જમ્પ સૂચના આપી શકીએ છીએ જે ઇન્ટર IVT બ્લોક માં રાખવામાં આવી શકે છે જેમ આપણે પહેલાથી જ કહ્યું છે કે આ ઇન્ટરપ્રીટર ટેબલમાં ફક્ત વાસ્તવિક સર્વિસ રૂટિન માટે જમ્પ સૂચના હોઈ શકે છે હવે આ RST ઓપકોડ કેવી રીતે જનરેટ કરવું તેથી તે એક પડકાર છે અને દેખીતી રીતે એવું લાગે છે કે આ ઉપકરણ RST અંત સૂચના કોડ કેવી રીતે જનરેટ કરશે તો આ ખૂબ જ સરળ છે અને વાસ્તવમાં ડિઝાઇનરોએ આ RST કોડિંગ ને એવી રીતે બનાવ્યું છે કે એટલે કે RST ની ઓપકોડ ડિઝાઇન એવી ફેશન માં છે કે RST n ઓપકોડ જનરેટ કરવાનું એકદમ સરળ છે તો આપણે જોઈશું કે તે કેવી રીતે કરે છે જેમ આપણે જાણીએ છીએ કે INTA સિગ્નલ ના તે પ્રતિભાવ પર 8 બીટ પેટર્ન જનરેટ કરવાની હોય છે તેથી આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે RST ઓપકોડ જનરેટ થાય છે તેથી ઉદાહરણ તરીકે ધારો કે આપણે RST 5 સૂચનાને જોઈ રહ્યા છીએ તેથી RST સૂચના ઓપકોડ માં જો તમે બિટ્સ માં જુઓ તો આ બિટ્સ નિશ્ચિત છે જેમ કે D 7 કે D 6 પછી D7 D6 પછી ખરેખર આ બીટ નંબર 5 4 અને 3 છે તેથી આ 3 4 અને 5 છે તેથી તેઓ વાસ્તવિક સંખ્યા હશે કે જે ઓપકોડ n નંબર છે અને આપણી પાસે બાકીના બિટ્સ છે તે બધા 1 છે તેથી આ 3 બીટ નંબર છે આ 3 4 અને 5 છે તેથી તેઓ પેટર્ન 101 અને બાકીના બિટ્સ ને પકડી રાખશે અને બાકીના બધા એક છે તેથી તમે જુઓ છો કે આપણી પાસે એક સરળ ઉપકરણ હોઈ શકે છે એટલે કે તમારી પાસે આના જેવું સરળ ટ્રાઇ સ્ટેટ બફર હોઈ શકે છે જ્યાં આ ચોક્કસ સૂચના માટે તમે જુઓ કે માત્ર બીટ 4 0 હોવા જોઈએ અને અન્ય તમામ બિટ્સ ઊંચા બાંધેલા છે હવે વિક્ષેપ સ્વીકૃતિ ચક્રમાં આ INTA બાર લાઇન સક્રિય થશે અને પરિણામે આ ટ્રાઇ સ્ટેટ બફર સક્ષમ થશે અને બફર ની આ બાજુની ગમે તે સામગ્રી હશે તે અહીં ઉપલબ્ધ રહેશે અને તમે પરિણામે જુઓ કે D4 સિવાયના તમામ બિટ્સ ને 1 મળશે અને માત્ર D 4 ને 0 મળશે આ D 7 થી D 0 પ્રોસેસર ની ડેટા બસ લાઇન સાથે જોડાયેલ છે અને પછી તેને RST માટે ઓપકોડ તરીકે સમજવામાં આવશે તેથી કોઈપણ અન્ય RST સૂચનાના બાકીના બિટ્સ અપરિવર્તિત રહે છે અને માત્ર આ બિટ્સ નંબર 3 4 અને 5 તેઓ જ બદલાશે તેથી RST 0 થી RST 7 સુધી આ બિટ્સ 0 0 0 થી 1 1 1 માં બદલાશે તેથી આ રીતે આપણે ખરેખર સરળતાથી RST માટે ઓપકોડ જનરેટ કરી શકીએ છીએ તેથી વિક્ષેપ સ્વીકાર મશીન ચક્ર દરમ્યાન માઇક્રોપ્રોસેસર પ્રથમ સક્રિય INTA સિગ્નલ ને સક્ષમ કરશે તો આ ટ્રાઇ સ્ટેટ બફર ને સક્ષમ કરશે અને પછી જે મૂલ્યો ટ્રાઇ સ્ટેટ બફર પર આવશે જે તે ડેટા બસ પર આવશે તેથી આપણે ડેટા બસ પર મૂલ્ય મૂકીશું અને પછી તે આવશે તેથી RST 5 પોર્ટ માટે તે EF છે તેથી તે અન્ય કોઈપણ ઓપકોડ માટે સારું છે અને ત્યાં અન્ય કોઈ RST કે કેટલાક અન્ય ઓપકોડ આવશે તેથી આ રીતે આ RST 5 હોઈ શકે છે અને આ RST માટે આપણે જાણીએ છીએ કે તે 0028 H સૂચનાને કૉલ કરવા સમાન છે તેથી તે સ્થાન 0028 પર શાખા કરશે આગળ હવે આપણે એ પ્રશ્નનો જવાબ આપીએ છીએ કે વિક્ષેપ લાઈન કેટલી લાંબી હોવી જોઈએ તેથી આ એક ખૂબ જ સુસંગત પ્રશ્ન છે કારણ કે જ્યારે તમે માઇક્રોપ્રોસેસર સાથે કામ કરવા માટે ઉપકરણને ડિઝાઇન કરી રહ્યાં હોવ અને ઉપકરણ પ્રોસેસર ને વિક્ષેપ મોકલશે ત્યારે ઉપકરણ કેટલા સમય સુધી તે વિક્ષેપને ઉચ્ચ પર બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ કે જેથી તે પ્રોસેસર દ્વારા અનુભવવામાં આવશે તેથી જેમ આપણે જાણીએ છીએ કે માઇક્રોપ્રોસેસર દરેક સૂચનાની છેલ્લી T સ્ટેટ પહેલા INTR લાઇન ની એક ક્લોક સાઇકલ તપાસશે તેથી જો એક સૂચનામાં સંખ્યાબંધ મશીન ચક્રનો સમાવેશ થાય તો છેલ્લા મશીન ચક્રમાં અથવા છેલ્લી T સ્ટેટ માં તે સમયે તે વિક્ષેપ લાઈન માટે લે છે તેથી જો આ વિક્ષેપ લાઈન તે પહેલાં નિષ્ક્રિય થઈ જાય તો તે વિક્ષેપ માઇક્રોપ્રોસેસર દ્વારા અનુભવવામાં આવશે નહીં તો કારણ કે આ વિક્ષેપ પ્રક્રિયા અસુમેળ છે તેથી તે કોઈપણ સમયે થઈ શકે છે તેથી તે પૂરતું ઊંચું રહેવું જોઈએ તો આ સૌથી લાંબી સૂચના અમલમાં મૂકી શકાય છે અને 8085ના કિસ્સામાં સૌથી લાંબી સૂચના કોલ સૂચના છે જે 18 ક્લોક સાઇકલ લે છે તેથી જો તે 18 ઘડિયાળ ચક્ર લે અને આ INT લાઈન છેલ્લા ઘડિયાળ ચક્ર પર તપાસવામાં આવે તો 17 5 T સ્ટેટ માટે લાઇન ઊંચી હોવી જોઈએ તેથી તમે પ્રોસેસર ના આવર્તનને 17 5 વડે ગુણાકાર કરીને શોધી શકો છો જે તમને જણાવશે કે આ વિક્ષેપ લાઈન માટે લઘુત્તમ અવધિ ક્યાં હોવી જોઈએ તેથી તે બાંયધરી આપશે કે જો વિક્ષેપ થાય તો પ્રોસેસર ચોક્કસપણે તેના પર એક નજર રાખશે તેથી આ રીતે આ પ્રશ્નનો જવાબ આપે છે કે વિક્ષેપ લાઈન કેટલી લાંબી હોવી જોઈએ અને હવે પછીનો પ્રશ્ન એ છે કે તે ક્યાં સુધી ઊંચું રહેવું જોઈએ એટલે કે ક્યાં સુધી વિક્ષેપો ઊંચા રહી શકે છે તો શું હું તેને સતત ઉંચુ રાખી શકું છું તેથી આ પ્રશ્નનો જવાબ આ રીતે આપી શકાય છે કે EI સૂચના એક્ઝિક્યુટ થાય તે પહેલાં ઇન્ટરપ્ટ લાઇન નિષ્ક્રિય કરવી આવશ્યક હોય છે હવે જેમ મેં કહ્યું કે કોઈપણ વિક્ષેપ સેવા રૂટિન જે કરે છે તે એક મહત્વપૂર્ણ કાર્ય હોય છે જેનું અસ્તિત્વ એ છે કે સૂચના EI સક્ષમ વિક્ષેપોને ક્યાંક મૂકવી અને પ્રમાણભૂત પ્રેક્ટિસ તરીકે જે કરવામાં આવે છે તે એ છે કે આ ઇન્ટરપ્ટ સક્ષમ લાઇન કંઈપણ ઉપયોગી કરતા પહેલા જ સક્રિય થઈ જાય તેથી વાસ્તવિક રૂટિનમાં જતા પહેલા આ થઈ ગયું છે તેથી કોઈપણ ISR કોડ માં સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે જો આ ISR ની શરૂઆત હોય તો પહેલા આપણે રજીસ્ટર ને દબાણ કરીએ છીએ કે આપણી પાસે જે પણ રજીસ્ટર છે તે આપણું છે અને તે બધા રજીસ્ટર નો ઉપયોગ કરીશું અને તે પછી આપણે EI સૂચના મૂકીએ છીએ તેથી જો કોઈ એવું વિચારે કે મને રજિસ્ટર મૂલ્યોની જરૂર નથી તો આ ભાગ ગેરહાજર હોય છે તેથી EI એ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન માં અને જ્યારે તે EI મૂકવામાં આવે છે ત્યારે પ્રથમ સૂચના બની જાય છે તેથી જો EI એક્ઝિક્યુટ કરવામાં આવે તો તમામ વિક્ષેપો ફરીથી સક્ષમ થાય છે તેથી તમે હવે સમજી શકો છો કે જો હું તે ઉપકરણને નિષ્ક્રિય ન કરું તો આ EI સૂચના અમલમાં મૂકાય તે પહેલાં ઉપકરણમાંથી આવતા ઇન્ટરપ્ટ પિન ને બીજા વિક્ષેપ તરીકે લેવામાં આવશે તેથી પ્રોસેસર તે ઈન્ટર ફ્લાઈંગ ને બીજા ઈન્ટરપ્ટ તરીકે લઈ શકે છે તેથી સૌથી ખરાબ કિસ્સામાં આ પરિસ્થિતિ હોય છે કે EI એ ISR ની પ્રથમ સૂચના હોઈ શકે છે અને એકવાર માઇક્રોપ્રોસેસર INTR અવરોધોને પ્રતિસાદ આપવાનું શરૂ કરે પછી INTA સક્રિય બને છે તેથી આ INTA સક્રિય બને છે અને પછી EI પણ સક્રિય થાય છે તેથી અન્ય વિક્ષેપો લેવામાં આવશે તેથી તે પ્રમાણભૂત પ્રથા છે કે INTA સિગ્નલ મળતાની સાથે જ વિક્ષેપોને બંધ કરી દેવા જોઈએ તેથી જ્યારે પણ ઉપકરણ પ્રોસેસર તરફથી INTA સિગ્નલ મેળવે છે ત્યારે તેણે ઇન્ટરપ્ટ લાઇન બંધ કરવી જોઈએ તેથી તેને અનુસરવાની પ્રથા હોવી જોઈએ હવે INTR વિક્ષેપ સંબંધિત અન્ય મુદ્દાઓ પર આવીએ તો ISR પૂર્ણ થાય તે પહેલાં માઇક્રોપ્રોસેસર ફરીથી વિક્ષેપિત થઈ શકે છે તો ત્યાં એકવાર વિક્ષેપ થાય પછી પ્રોસેસર ISR ને એક્ઝિક્યુટ કરી રહ્યું છે શું તેને વિક્ષેપ સમાપ્ત કરતા પહેલા ફરીથી વિક્ષેપિત કરી શકાય છે હવે તેનો જવાબ એકસાથે હા અને ના બંને છે અને તે વપરાશકર્તા પર આધાર રાખે છે કારણ કે તમે જોઈ શકો છો કે એકવાર વિક્ષેપ આવી જાય પછી INTR અક્ષમ થઈ જશે અને EI સૂચના મૂક્યા પછી જ તેને સક્ષમ કરવામાં આવશે તેથી જ્યારે પણ વપરાશકર્તાને લાગે કે હવે હું આગામી વિક્ષેપ સ્વીકારવા માટે તૈયાર છું ત્યારે EI સૂચના મૂકવી જોઈએ તેથી જો વપરાશકર્તા વિચારે કે હવે કોઈ વિક્ષેપ ન આવવા જોઈએ અને હવે એકવાર હું ISR માં હોઉં તો EI એ ISR ના અંતમાં હોવો જોઈએ અને જો વપરાશકર્તા વિચારે કે ખૂબ જ શરૂઆત થી હું આગામી વિક્ષેપ સ્વીકારવા જઈ રહ્યો છું તો તે EI ને બદલે તે ISR ની શરૂઆતમાં હોવું જોઈએ તેથી આ રીતે પ્રથમ વિક્ષેપ આવતાની સાથે જ તમામ માસ્કેબલ વિક્ષેપો અક્ષમ થઈ જાય છે તેથી આ પ્રોસેસર દ્વારા કરવામાં આવે છે અને તેઓ EI સૂચનાનો અમલ કરીને સક્ષમ કરે છે તેથી હવે તમે EI સૂચના ક્યાં મૂકશો તે વપરાશકર્તાનું કામ છે તેથી જો EI સૂચના ISR માં વહેલી મૂકવામાં આવે તો ISR પૂર્ણ થાય તે પહેલાં અન્ય ક્રિયાપ્રતિક્રિયાઓ થઈ શકે છે તેથી તે આ વસ્તુ છે તેથી તે બિંદુ કે જેના પર તમે આગામી વિક્ષેપ પ્રાપ્ત કરવા માટે તૈયાર હોવ તો તમે ત્યાં EI મૂકી શકો છો હવે આગળ આપણે પ્રશ્નનો જવાબ આપીએ છીએ કે બહુવિધ વિક્ષેપો અને તેની પ્રાથમિકતાઓ શું છે જેમ કે મારી પાસે કેવી રીતે તેની પ્રાથમિકતાઓ હોય છે તેથી મેં અત્યાર સુધી જે કંઈપણ વિશે વાત કરી છે તેમાં મને સિંગલ ઇન્ટરપ્ટ લાઇન અને પ્રોસેસર સાથે જોડાયેલ એક જ ઉપકરણ મળ્યું છે હવે હું કેવી રીતે ખાતરી કરી શકું કે એકલા INTR લાઇન નો ઉપયોગ કરીને સંખ્યાબંધ ઉપકરણો પ્રોસેસર સાથે જોડાયેલા હોઈ શકે છે અને ત્યાં તે ઉપકરણો વચ્ચે પ્રાથમિકતાઓ હશે ઉદાહરણ તરીકે INT લાઇન દ્વારા માઇક્રોપ્રોસેસર સાથે જોડાયેલા 8 ઉપકરણો હોઈ શકે છે અને ત્યાં પ્રાથમિકતા હશે તેથી ઉપકરણ 1 એ ઉચ્ચતમ અગ્રતા ધરાવી શકે છે ત્યારબાદ ઉપકરણ 2 ઉપકરણ 3 વગેરે જેવું હોય છે તેથી જો ઉચ્ચ પ્રાથમિકતાવાળા ઉપકરણોએ પ્રોસેસર ને વિક્ષેપ ન આપ્યો હોય તો જ ઓછી પ્રાધાન્યતા ધરાવતા ઉપકરણોને પ્રોસેસર ને વિક્ષેપિત કરવાની મંજૂરી આપવામાં આવશે તેથી લાક્ષણિક ડિઝાઇન આના જેવી હોય છે કે મને વિવિધ પ્રોસેસર માંથી આવતી આ બધી ઇન્ટરપ્ટ લાઇન્સ મળી છે તેને આપણે આ OR ગેટ પ્રકારની વસ્તુમાં મૂકીએ છીએ અને પછી તેને માઇક્રોપ્રોસેસર INTR ને આપીએ છીએ પરંતુ જો આપણે આમ કરીએ તો સમસ્યા એ હોય છે કે આ બધી લાઇન તેઓ સમાન અગ્રતા ધરાવે છે તેથી આવનારા કોઈપણ વિક્ષેપો તે પ્રોસેસર ને વિક્ષેપિત કરશે જે આપણે ઇચ્છતા નથી તો આપણે એવું ઇચ્છી શકીએ છીએ કે જ્યારે વિક્ષેપિત ઉપકરણ વિક્ષેપ પાડે ત્યારે બાકીના કોઈપણને વિક્ષેપિત કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં એ જ રીતે બીજાને વિક્ષેપ પાડવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે કે જો પ્રથમ કોઈ વિક્ષેપ પેદા ન કરે તો આ કેવી રીતે કરી શકાય તેને આપણે હવે જોઈશું તેથી માઇક્રોપ્રોસેસર INTR લાઇન પર માત્ર એક સિગ્નલ નો પ્રતિસાદ આપી શકે છે તેથી આપણે માત્ર એક ઉપકરણમાંથી સિગ્નલ ને માઇક્રોપ્રોસેસર સુધી પહોંચવાની મંજૂરી આપવી જોઈએ તેથી તે હેતુ માટે કેટલીક પ્રાથમિકતાની સોંપણી ત્યાં હોવી જોઈએ તો આ કેવી રીતે કરવું તેથી તે હેતુ માટે એક ખાસ ચિપ હોય છે જે પ્રાયોરિટી એન્કોડર તરીકે ઓળખાય છે અથવા ચિપ નંબર 74366 તરીકે ઓળખાય છે અને આ ચોક્કસ સર્કિટ માં 8 ઇનપુટ અને 3 આઉટપુટ હોય છે ઇનપુટ્સ ત્યાં છે અને આ વાસ્તવમાં પ્રાથમિકતા એન્કોડર છે તેથી આ ચિપ સાથે સંખ્યાબંધ ઉપકરણો જોડાયેલા હોઈ શકે છે તેથી 8 ઉપકરણોને આ ચિપ સાથે કનેક્ટ કરી શકાય છે અને જે પિન સાથે ઉપકરણ જોડાયેલ છે તે તેની પ્રાથમિકતા નક્કી કરશે તેથી ઇનપુટ 7 માં સૌથી વધુ પ્રાધાન્યતા ઇનપુટ હોય છે અને 0 ને સૌથી નીચી પ્રાધાન્યતા હોય છે અને આ 3 આઉટપુટ તેઓ સૌથી વધુ પ્રાધાન્યતા સક્રિય ઇનપુટ નો ઇન્ડેક્સ વહન કરશે તેથી મને લાગે છે ત્યાં એક રેખાકૃતિ છે તો આ રેખાકૃતિમાં તમે જુઓ કે 7 4 1 3 8 છે તેથી આપણી પાસે આ પ્રાથમિકતા એન્કોડર છે તેથી આ ઉપકરણ આ વાસ્તવમાં આ અગ્રતા એન્કોડર પર જઈ રહ્યું છે તેથી આ વિક્ષેપ રેખાઓ ત્યાંથી આવી રહી છે તેથી તે આ I 0 થી I 7 છે તેથી આ અહીં જોડાયેલા ઇન્ટર પ્લેન્સ છે હવે આ એક આ ત્યાં અને ત્યાં આપણે આ 3 આઉટપુટ લાઈન મૂકી શકીએ છીએ તેથી 8 ઇનપુટ 3 આઉટપુટ અને આ 3 આઉટપુટ લાઇન છે તેથી તેઓને કેટલાક ટ્રાઇ સ્ટેટ બફર દ્વારા મૂકી શકાય છે અને હવે તમે જોશો કેઆ એન્કોડર એ ખાતરી કરશે કે ત્યાં I 7 થયું હોય તો અહીં તમને પેટર્ન 1 1 1 મળશે અને જો I 6 થયું હોય અને I 7 ન થયું હોય તો માત્ર તમને અહીં પેટર્ન 1 1 0 મળશે તેથી તે રીતે જે પણ સર્વોચ્ચ પ્રાધાન્યતા વિક્ષેપ આવ્યો છે તે મૂલ્ય તે ઇન્ડેક્સ આ 3 બિટ્સ માં ઉપલબ્ધ થશે તેથી આ 0 અહીં ફક્ત ત્યારે જ ઉપલબ્ધ થશે કે જો ઉપકરણ 1 થી ઉપકરણ 7 સુધીના કોઈપણ વિક્ષેપ ન આવ્યા હોય તેથી અહીં માત્ર ઉપકરણ 0 વિક્ષેપિત થાય છે તેથી તે કિસ્સામાં તમને અહીં પેટર્ન 0 0 0 મળશે તેથી આ પ્રાયોરિટી એન્કોડર ને એક ઇન્ટરપ્ટ લાઇન મળી છે અને તે પ્રોસેસર ની ઇન્ટરપ્ટ લાઇન સાથે જોડાયેલ છે અને ઇન્ટરપ્ટ સ્વીકાર ચક્રમાં તમે જુઓ કે આ ઇન્ટરપ્ટ ટેકનોલોજી ચક્ર છે તેથી આ ટ્રાઇ સ્ટેટ બફર ને સક્ષમ કરશે જેથી આ 3 બીટ્સ અહીં ઉપલબ્ધ હશે અને આ RST સૂચના માટે તમે જાણો છો કે આ અન્ય બીટ્સ છે તેથી તેઓ બધા આ બીટ નંબર 3 4 અને 5 ને સ્વીકારી રહ્યા છે જે n એટલે કે ના RST n ના મૂલ્યના આધારે બદલાઈ શકે છે તેથી બાકીના બિટ્સ બધા 1 છે તેથી તે આ સર્કિટ દ્વારા અન્ય તમામ બિટ્સ ને 1 સાથે બાંધીને કરવામાં આવે છે તેથી જ્યારે સ્વીકૃતિ ચક્રમાં વિક્ષેપ સ્વીકારો દાખલ થાય અને પ્રોસેસર આ INTA બાર લાઇનને સક્ષમ કરે ત્યારે આ ટ્રાઈ સ્ટેટ બફર સક્રિય થાય છે અને આ તમામ RST n તે n મૂલ્યમાં અહીં ઉપલબ્ધ થશે પરિણામે પ્રોસેસર આ બફરમાં એક RST n સૂચના જોશે અને તે અનુરૂપ વિક્ષેપિત સર્વિસ રૂટિન પર જશે હવે તે મોકલવા માટે પૃથક ઉપકરણોને અને ઇન્ટરપ્ટ એક્નોલેજ લાઇન પર શું કરવામાં આવે છે અહીં એક ડીકોડર કાર્યરત છે તે 7 4 1 3 8 ડીકોડર છે તેથી અહીં આ 3 બિટ્સ આ ટ્રાઇ સ્ટેટ બફર માંથી આ 3 બિટ્સ સાથે જોડાયેલા છે તેઓ અહીં જોડાયેલા છે અને જે પણ ઉપકરણને સિસ્ટમમાં વિક્ષેપ પાડવાની મંજૂરી આપવામાં આવી છે તે સર્વોચ્ચ પ્રાથમિકતા ઉપકરણ છે તેથી તે સંખ્યા અહીં આપવામાં આવે છે અને તદનુસાર અનુરૂપ આઉટપુટ સક્ષમ કરવામાં આવશે અને તે ઉપકરણ માટે ઇન્ટરપ્ટ સ્વીકૃતિ પર જશે ઉદાહરણ તરીકે કહો કે જો ઉપકરણ 6 એ વિક્ષેપ પાડ્યો હોય તો તમને પેટર્ન 1 1 0 મળશે અને તે 1 1 0 જે અહીં આપવામાં આવે છે તે આ O6 લાઇન ને સક્ષમ કરશે અને O 6 લાઇન ઉપકરણ 6 ને INTA સિગ્નલ મોકલશે અને અન્ય નહીં મોકલે અને કહો કે જો 6 5 4 3 માંથી 5 તે બધાએ વિક્ષેપ પાડ્યો હોય તો માત્ર ઉપકરણ 6 ને વિક્ષેપ સ્વીકૃતિ મળશે અને અન્યને નહીં મળે તો આ રીતે આપણે આ બહુવિધ વિક્ષેપો અને તેમની પ્રાથમિકતાઓને નિયંત્રિત કરી શકીએ છીએ હવે અલગ અલગ RST સૂચનાઓમાંથી ઓપકોડ તેઓ એક પેટર્ન બીટ D 5 D 4 અને D 3 ને અનુસરે છે અને તેઓ પાસે ઓપકોડ હોય છે જેથી આ બિટ્સ બદલાશે અને પછી તે RST માટે કોડ આપશે અને 1 1 1 એ RST 7 છે અને 0 0 0 એ RST 0 છે અને અન્ય બિટ્સ હંમેશા 1 હોય છે તેથી આ રીતે આપણે RST કોડ જનરેટ કરવા માટે આ પ્રાથમિકતા એન્કોડર નો ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણી પાસે જે સમસ્યા છે તે એ છે કે ઉપકરણોની પ્રાથમિકતા બદલવાનો એકમાત્ર રસ્તો એ હોય છે કે હાર્ડવેર ને કનેક્ટ કરવાનો ક્રમ બદલવો તેથી તમે તેને ગતિશીલ રીતે બદલી શકતા નથી તેથી જેમ કે જો તમે ઉપકરણ 6 અને ઉપકરણ 7 વચ્ચેની પ્રાથમિકતા બદલવા માંગતા હોવ તો તમે ઉપકરણ 6 ને ઉચ્ચ પ્રાથમિકતા અને ઉપકરણ 7 ને ઓછી પ્રાથમિકતા બનાવવા માંગો છો પરંતુ તે કિસ્સામાં મારે ઉપકરણ 6 ને I 7 અને ઉપકરણ 7 ને I 6 સાથે જોડવું પડશે તેથી ભૌતિક રીતે મારે ક્રમમાં ફેરફાર કરવો પડશે પરંતુ હજુ પણ નાની પ્રણાલીઓ માટે આ સારું છે તેથી 8 ઉપકરણો સુધી આપણી પાસે આ પ્રાથમિકતા એન્કોડિંગ હોઈ શકે છે તેથી જો તમારી પાસે વધુ સંખ્યામાં ઉપકરણો હોય તો સંભવતઃ આપણે બહુ સ્તરીય અગ્રતા અને કોડેડ સ્કીમ વિશે વિચારી શકીએ છીએ જેના દ્વારા આપણે એક કરતાં વધુ 74366 ચિપ્સ ને કનેક્ટ કરી શકીએ છીએ અને તે રીતે વિક્ષેપ પ્રાથમિકતાઓને ઉકેલી શકીએ છીએ તો બીજી તરફ આ માસ્કેબલ અથવા વેક્ટરેડ ઈન્ટરપ્ટ છે અને 8085 માં 4 માસ્ક્ડ વેંક્ટર્ડ ઈન્ટર છે તેઓ 5 5 6 5 તરીકે ઓળખાય છે અને તે RST 5 અને બીજી TRAP સૂચના છે જે TRAP વિક્ષેપ છે જેને આપણે જાણીએ છીએ અને તેને આપણે પછી જોઈશું તેથી તે બધા માસ્કેબલ છે તેથી સૌ પ્રથમ આ માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ 3 5 5 6 5 અને 7 5 છે તે માસ્કેબલ ઇન્ટરપ્ટ છે અન્ય વિક્ષેપ જે મેં TRAP નો ઉલ્લેખ કર્યો છે તે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે અને તે આપમેળે વેક્ટર થાય છે તેથી RST 5 5 વેક્ટર સરનામું 002CH છે 6 5 માટે તે 0034 છે અને 7 5 માટે એ 003C છે તેથી જ્યારે આ વિક્ષેપ થાય છે ત્યારે પ્રોસેસર 002C સ્થાન પર જશે અને જ્યારે 6 5 થશે ત્યારે તે 0034 પર જશે તેથી તમે જુઓ કે સરનામું 002C એ RST 5 અને RST 6 ની વચ્ચે છે તે RST 5 અને 6 ને અનુરૂપ બે સરનામાંઓ વચ્ચે છે અને એટલા માટે તેને RST 5 5 કહેવામાં આવે છે એ જ રીતે RST 6 5 એ RST 6 અને RST 7 તે બે સરનામાંની વચ્ચે છે 5 છે અને 7 5 એ 7 પછી છે જે 4 બાઇટ્સ દૂર છે તેથી તે રીતે તે 7 તેથી તે બંને વચ્ચેના અડધા રસ્તે છે તેથી તેને એવું નામ મળ્યું છે